હેલો આ વિડિઓ વ્યાખ્યાનમાં સ્વાગત છે આ વિડિઓ વ્યાખ્યાન છેલ્લા એક લેક્ચરથી ચાલુ છે જ્યાં આપણે ફિજિકલી અનક્લોનેબલ ફંકશન વિશે વાત કરી હતી અને તેનો ઉપયોગ કેવી રીતે ઓથેન્ટિકેશન અને અન્ય સુરક્ષા પાસાઓ માટે કરી શકે છે ખાસ કરીને IOTમાં ઉપયોગમાં લેવાતા એજ ઉપકરણો જેવા હળવા વજનના ઉપકરણો માટે તે મહત્વપૂર્ણ છે આપણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે ત્યાં 2 પ્રકારના ખૂબ જ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા PUF છે એક આર્બિટર PUF હતું અને બીજું રીંગ ઓસિલેટર PUF હતું આ વ્યાખ્યાનમાં આપણે જ્યાંથી અટકી ગયા ત્યાંથી ચાલુ રાખીશું આપણે રીંગ ઓસિલેટર અને આર્બિટર PUF વિશે વધુ વિગતવાર જોઈશું આપણે તે 2 ની તુલના કરીશું અને પછી આપણે જોશું કે આપણે કેવી રીતે ઔથેંતિકેશન યોજનાઓ બનાવી શકીએ છીએ PUFની વર્તમાન ખામીઓ શું છે અને તેમની સંભવિતતાને કેવી રીતે ઘટાડી શકાય છે યાદ કરો કે આપણે રીંગ ઓસિલેટર PUF તરફ જોયું હતું જે આવુ કંઈક હતું ત્યાં રીંગ ઓસિલેટરની શ્રેણી હતી અહીં આપણી પાસે N ઓસિલેટર હતા અને દરેક રીંગ ઓસિલેટર 3 ઇન્વર્ટર ગેટ છે અને ત્રીજું આઉટપુટ લૂપબેક થયેલ છે અને 1ને કનેક્ટ થયેલ છે હવે આપણી પાસે આ તમામ રીંગ ઓસિલેટર આઉટપુટ મલ્ટીપ્લેક્સર્સથી કનેક્ટ થયેલ છે આને બે N બાય 2 બીટ મલ્ટિપ્લેક્સર્સ તરીકે બતાવવામાં આવ્યું છે આપણે તેમને N બીટ મલ્ટિપ્લેક્સર્સ તરીકે પણ કરી શકીએ છીએ અને પછી તમારી પાસે કાઉન્ટર્સ અને રીસ્પોન્શ છે જે 1 બીટ છે રીંગ ઓસિલેટર PUF કંઇક આવું છે રીંગ ઓસિલેટર PUF શરૂ કરવા માટે યુઝરએ આવશ્યક સિગ્નલ આપવું પડશે ઈનેબલેને 0 થી 1 માં બદલવું પડશે અને ચેલેંજ પણ સ્પષ્ટ કરવો પડશે અહીં એક ચેલેંજ N ઓસિલેટરમાંથી 2 રીંગ ઓસિલેટર પસંદ કરવાનું છે N હાજર રીંગ ઓસિલેટરમાંથી ચેલેંજ તેમાંથી 2 પસંદ કરવાનું છે ઉદાહરણ તરીકે ચાલો ચર્ચા માટે કહીએ કે તે રીંગ ઓસિલેટર 2 અને રીંગ ઓસિલેટર N છે હવે આપણે જાણીએ છીએ જ્યારે ઈનેબલે સિગ્નલ 1 છે ત્યાં PUFની પ્રારંભિક સ્થિતિ છે જે પાછું આપવામાં આવે છે અને પરિણામે ત્યાં એક ચોરસ વેવફોર્મ છે જે PUFના આઉટપુટ પર આવે છે અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કર્યા મુજબ આ વેવફોર્મની આવર્તન આ PUFની આ ઉત્પાદન પ્રોસેસ પર આધારિત છે ઉદાહરણ તરીકે આપણે ઉલ્લેખ કર્યો છે કે ત્યાં કેપેસિટીન્સ છે ત્યાં છે કે થ્રેશોલ્ડ વોલ્ટેજ અને અન્ય વિવિધ નેનોસ્કેલ પાસાઓ જે રીંગ ઓસિલેટર PUFની આવર્તન ને બદલી શકે છે જેની અપેક્ષા છે તે એ છે કે આ દરેક N રીંગ ઓસિલેટર આવર્તન ઉત્પન્ન કરશે જે અલગ છે હવે આપણે કહ્યું તેમ શું થયું છે કે એક ચેલેંજ 2 રીંગ ઑસિલેટરને રેન્ડમ પસંદ કરવાની છે આપણે આપણી ચર્ચામાં રીંગ ઓસિલેટર 2 અને N ની વિચારણા કરી હતી અને આ આંતરિક ગુણધર્મોને કારણે રીંગ ઓસિલેટર 2 અને N દ્વારા ઉત્પન્ન થયેલ વેવફોર્મની આવર્તન અલગ હશે હવે અહીં જે થાય છે તે છે કે મલ્ટિપ્લેક્સર રીંગ ઓસિલેટર 2 અને N મલ્ટીપ્લેક્સ કરશે અને રીંગ ઓસિલેટર આપણે જે મેળવીએ છીએ તે આરએ અને આરબી બંને ચોરસ વેવફોર્મ છે એક આ આરએ આ રીંગ ઓસિલેટર 2 ને કારણે છે અને મલ્ટિપ્લેક્સર્સ જેણે બીજા રીંગ ઑસિલેટરને તેના આઉટપુટમાં ફેરવ્યું છે અને આ મલ્ટિપ્લેક્સરે છે જેને Nમી રીંગ ઓસિલેટરને આરબી થી સ્વીચ કર્યું હવે આપણી પાસે બે કાઉન્ટર્સ છે બંને કાઉન્ટર્સ 0 થી શરૂ થાય છે અને તેઓ દરેક પોજિટિવ પલ્સ જે રીંગ ઑસિલેટરમાંથી મેળવવામાં આવે છે તેની ગણતરી કરવાનું શરૂ કરે છે આપણે જાણીએ છીએ કે 2 રીંગ ઓસિલેટર તેમની આંતરિક ગુણધર્મોને લીધે જુદી જુદી ફ્રીક્વન્સી પર કાર્યરત છે આ 2 કાઉન્ટર્સ થોડા સમયગાળા પછી માનો કે 1 અથવા 2 સેકંડ પછી અલગ અલગ મૂલ્ય પ્રાપ્ત કરશે હવે આના આધારે આપણે 1 અથવા 2 સેકંડ પછી સરખામણી કરીશું અને નક્કી કરીએ કે આ 2 કાઉન્ટરોમાંથી ક્યુ વધારે છે અને તે મુજબ આપણે 1 અથવા 0 નું આઉટપુટ આપીશું ચેલેંજ નો રીસ્પોન્શ એ આપણા ઉદાહરણમાં 0 અથવા 1 છે જો આવર્તન એફએનું જે આ કાઉન્ટરને લગતી છે તેનું મૂલ્ય વધારે હોય તો આઉટપુટ 1 કરીશું નહિ તો આપણે આઉટપુટ 0 કરીએ છીએ આપણે અહીં જે જોઈએ છે તે એ છે કે હાર્ડવેર ડિવાઇસ આ રીંગ ઓસિલેટર PUFને અમલમાં મૂકશે અને પછી જ્યારે ગોઠવવામાં આવશે એપ્લિકેશન આ રીંગ એનેબલ કરી આ રીંગ બી PUFને એક ચેલેંજ પસંદ કરી ઑસિલેટરની જોડી પસંદ કરી આઉટપુટ પ્રદાન કરશે જે 1 અથવા 0 છે હવે આ રીંગ ઓસિલેટર PUFનો હેતુ અથવા આ રીંગ ઓસિલેટર PUFની સંપૂર્ણ વિશિષ્ટતા પહેલાની વિડિઓમાં જણાવ્યા મુજબ આ આઉટપુટ રીસ્પોન્શ એ તે ચોક્કસ ઉપકરણનું ફંકશન બનશે જો મારી પાસે બે સરખા ઉપકરણો છે આમાંના દરેકમાં રીંગ ઓસિલેટર PUF છે દરેક મને કોઈ ચોક્કસ ચેલેંજ માટે અલગ રીસ્પોન્શ આપશે તે શું થાય છે કે આ એક ચેલેંજ મને એક બીટ રીસ્પોન્શ આપે છે જો આપણે આ રીંગ ઑસિલેટરને અનેક ચેલેંજ થી ચલાવીએ તો આપણે મોટા આઉટપુટ રીસ્પોન્શ બનાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે જો હું સતત વિવિધ ચેલેંજ પસંદ કરું તો મને મોટો શબ્દમાળા મળી શકે જે દરેકનો રીસ્પોન્શ બીજા કરતા સ્વતંત્ર છે આપણે એક ઉદાહરણ લઈશું અને આપણે રીંગ ઓસિલેટર PUFની વિવિધ પ્રોપર્ટિ પર ધ્યાન આપીશું આપણે આ ચોક્કસ પેપરનો સંદર્ભ આપીશું "Physical Unclonable Functions for Device Authentication and Secret Key Generation" જે DAC 2007 માં પ્રોફેસર દેવદાસ દ્વારા આપવામાં આવ્યું હતું આ પેપર રીંગ ઓસિલેટર PUF વર્ટેક્ષ 4 એફપીજીએનો અમલ દર્શાવે છે તેઓએ આવા 15 ઉપકરણોની તુલના કરી આ બધા ઉપકરણો બરાબર સમાન છે અને તેઓએ દરેકમાં 1024 FPGA રીંગ ઓસિલેટર લાગુ કર્યા એનો અર્થ એ કે Nની કિમત 1024 છે તેઓ એમ પણ જણાવ્યું હતું કે 3 ઈન્વર્ટર બદલે તેઓ 5 ઈન્વર્ટર ઉપયોગ કર્યો હતો પ્રત્યેક રીંગ ઓક્સિલેટરમાં 5 ઈન્વર્ટર અને એક and ગેટ હતો આ વિશિષ્ટ આકૃતિ ઇન્ટર ચિપ ભિન્નતા અથવા PUFની વિશિષ્ટતા અથવા PUF રીસ્પોન્શની વિશિષ્ટતા દર્શાવે છે આપેલ ચેલેંજ માટે ઉપકરણ A અને અન્ય ઉપકરણ Bમાં સમાન ચેલેન્જ મોકલવામાં આવી બંને ના રીસ્પોન્શ જોડવામાં આવ્યા છે અને 2 રીસ્પોન્શ વચ્ચે હેમિંગ અંતરની ગણતરી કરવામાં આવે છે આ 128 બિટ્સ માટેનો રીસ્પોન્શ બતાવે છે હવે જેની અપેક્ષા છે તે એ છે કે સારા PUF માટે ઇન્ટર ચિપ વિવિધતા મહત્તમ હોવી જોઈએ આનો અર્થ એ છે કે Aનો રીસ્પોન્શ Bના રીસ્પોન્શથી શક્ય તેટલો અલગ હોવો જોઈએ જો આપણે ધ્યાનમાં લઈ રહ્યા છીએ કે 128 નો દરેક રીસ્પોન્શ A અને B વચ્ચે મહત્તમ તફાવત રાખવા માટે બિટ્સ 64 બિટ્સમાં અલગ હોવા જોઈએ અહી એક્સ અક્ષ પર તે A અને B વચ્ચેનો હેમિંગ અંતર અને વાય અક્ષ પ્રોબેબિલિટિદર્શાવે છે આપણે જોયું છે કે હેમિંગ અંતરના આ વિતરણ માટે આ વેવફોર્મ સરેરાશ 59 1 ની આસપાસ હેમિંગ અંતર બતાવે છે આદર્શ રીતે તે 64 હોવું જોઈએ પણ 59 1 એ પણ એક ખૂબ સારું હેમિંગ અંતર છે બીજી તપાસ કે જેની પણ જરૂર છે તે ઇન્ટ્રા ચિપ વિવિધતા છે આપણે અગાઉના વ્યાખ્યાનમાં ઇન્ટ્રા ચિપ વિવિધતા PUFની મજબુતા બતાવે છે તેવું જોયું જેમ આપણે કહ્યું છે આપણે તે જ ચેલેંજ પ્રદાન કરીએ છીએ જે ઉપકરણને PUF છે તેનો રીસ્પોન્શ મળે છે અને એક અલગ સ્થિતિમાં કદાચ એક દિવસ પછી અથવા એક મહિના પછી અથવા એક વર્ષ પછી આપણે બરાબર એ જ ઉપકરણને તે જ ચેલેંજ મોકલીએ છીએ અને એ જ રીસ્પોન્શ પ્રાપ્ત કરીએ છીએ આપણી પાસે જુદા જુદા પાસાઓ પણ હોઈ શકે છે જેમ કે આ ખાસ ઉદાહરણમાં આપણે 20 C તાપમાને અને 1 2 વોલ્ટ પર એક ચેલેંજ મોકલીયે અને બીજું ચેલેંજ તે જ ઉપકરણને 120 ડિગ્રી તાપમાન અને 1 08 વોલ્ટેજનું આપીએ સારા PUF માટે શું અપેક્ષા રાખવામાં આવે છે તે છે કે તાપમાન સમય અને ઇનપુટ વોલ્ટેજ જેવી આ પર્યાવરણીય પરિસ્થિતિઓ થી સ્વતંત્ર રિસ્પોન્સ સમાન ચેલેંજ માટે શક્ય તેટલો નજીક હોવું જોઈએ આ વિશિષ્ટ ગ્રાફ ઇન્ટ્રા ચિપ હેમિંગ અંતરની વિવિધતાનો અંદાજ બતાવે છે તે તમને કહે છે કે આ 2 શરતો હેઠળ દરેક રીસ્પોન્શ સમાન ચેલેંજ માટે કેટલો અલગ છે આપણે 20 ° 1 2 વોલ્ટ અને જ્યારે ચેલેંજ 120 ° 1 08 વોલ્ટ આપ્યા હતા તમે જે જોશો તે છે કે મોટાભાગના સંજોગોમાં વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓ સાથે રીસ્પોન્શ બદલાતો નથી સરેરાશ નોંધાયેલા PUF રીસ્પોન્શ માં 128 બીટ્સમાંથી સરેરાશ 0 61 બિટ્સ માં જ વેરીયેશન છે હવે આપણે જુદા પ્રકારના PUF પર ધ્યાન આપીશું જે આર્બિટર PUF તરીકે ઓળખાય છે અને આ રીંગ ઓસિલેટર PUFની તુલનામાં કેટલાક જુદી ગુણધર્મો ધરાવે છે આર્બિટર PUF મૂળભૂત રીતે સ્વીચ પર આધારિત છે તેમાં 2 મલ્ટિપ્લેક્સર્સ છે જેનો ઉપયોગ સ્વીચ માં થાય છે જો તમે આ આકૃતિને ધ્યાનમાં લો તો બંનેને એક સમાન ઇનપુટ આપવામાં આવે છે જે અહીં 0 છે અને સમાન 0 અહી પણ છે અને આ દરેક મલ્ટિપ્લેક્સર્સ શું કરે છે તે ઇનપુટ 0 અથવા 1 આધારે તે આઉટપુટમાં અનુરૂપ ઇનપુટને સ્વીચ કરશે ઉદાહરણ તરીકે જો મલ્ટિપ્લેક્સર્સ સિલેક્ટ લાઇન 0 છે તો મલ્ટિપ્લેક્સર્સ પરનું આ ઇનપુટ આઉટપુટ પર મોકલવામાં આવે છે બીજી બાજુ જો મલ્ટીપ્લેક્સરની સિલેક્ટ લાઇન 1 પર સેટ કરેલી છે તો બીજા ઇનપુટ પર હાજર ઇનપુટ આઉટપુટમાં આપશે હવે આર્બિટર સ્વીચ માં બે મલ્ટિપ્લેક્સર્સનો ઉપયોગ કરવામાં આવે છે તે જ ઇનપુટ બંને મલ્ટિપ્લેક્સર્સમાં છે અને બંને મલ્ટિપ્લેક્સર્સમાં સમાન સિલેક્ટ લાઇન હોય છે 2 મલ્ટિપ્લેક્સર્સ વચ્ચેનો નજીવો તફાવત છે અને તમે જે જુઓ છો તે એ છે કે ઇનપુટ લાઇન દરેક મલ્ટિપ્લેક્સરમાં જુદા જુદા રીતે જોડાયેલ છે ઉદાહરણ તરીકે વાદળી રેખા આ મલ્ટિપ્લેક્સરમાં 0 થી જોડાયેલ છે અને જ્યારે આઉટપુટ પર ફેરવાઈ જશે ત્યારે સિલેક્ટ લાઇન 0 છે જ્યારે આ કિસ્સામાં વાદળી રેખા 1 સાથે જોડાયેલ છે તે જ રીતે લાલ રેખા આ કિસ્સામાં 1 અને આ મલ્ટિપ્લેક્સરમાં 0 સાથે જોડાયેલ છે અને જ્યારે સિલેક્ટ લાઇન 0 હોય ત્યારે તે લાલ રેખા સ્વીચ કરી શકે છે સ્વીચ નું આ વિશિષ્ટ રૂપરેખાંકન આપવામાં આવ્યું છે જેથી આઉટપુટ પસંદ કરેલી લાઇન પર આધારિત હશે જો પસંદ કરેલી લાઈન 0 હોય તો આપણી ઉપર અહીંની ઉપર વાદળી લાઇન અને તળિયે લાલ રેખા છે બીજી બાજુ જો પસંદ કરેલી રેખા 1 પર સેટ કરેલી છે તો તે લાલ રેખા છે જે ટોચ પર છે અને વાદળી રેખા જે તળિયે છે તેનો અર્થ એ છે કે પસંદ કરેલી રેખાના આધારે આપણે કાં તો મલ્ટીપ્લેક્સર્સ આઉટપુટમાં વાદળી રેખા અથવા લાલ રેખા મોકલી રહ્યા છીએ આર્બિટર સ્વીચ તરીકે ઓળખાતા આ ઘટકનો ઉપયોગ પછી આર્બિટર PUF બનાવવા માટે થાય છે હવે આ વિશેષ સ્વીચ ની મૂળભૂત વિશેષતા જે તેને આર્બીટર PUF માટે રસપ્રદ બનાવે છે તે છે કે આ આઉટપુટ જેમાં વાદળી રેખા ટોચ પર મોકલવામાં આવે છે અથવા લાલ રેખા ટોચ પર મોકલવામાં આવે છે તે આ PUFની લાક્ષણિકતાઓ પર આધારિત છે આ મૂળભૂત આર્બિટર સ્વીચ નો ઉપયોગ થાય છે આર્બિટર PUF બનાવવા માટે એક લાક્ષણિક આર્બિટર PUF આના જેવું લાગે છે આપણી પાસે આવી ઘણી સ્વીચ એક પછી એક હાજર છે અને એક ઇનપુટ જે અગાઉના સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે દરેક સ્વીચ માં બંને સ્વીચ ને આપવામાં આવે છે આપણી પાસે પણ એક ચેલેંજ છે આપણી પાસે ચેલેંજ છે જે 0 અથવા 1 છે અને ચેલેંજ નક્કી કરે છે કે વાદળી રેખા અથવા લાલ રેખા અનુક્રમે ટોચ પર અથવા તળિયે જશે અહીં ઉદાહરણ તરીકે તમે જોશો કે આપણે આ સ્વીચ માટે 0 મુક્યું છે અને તે નીચેની તરફ વાદળી રેખા અને ઉપરની બાજુ લાલ લાઇન લઈ જશે આવી સ્વીચ ની શ્રેણી પછી આપણી પાસે આખરે ફ્લિપ ફ્લોપ હોય છે આ D ફ્લિપ ફ્લોપ છે આ D ફ્લિપ ફ્લોપ 1 અથવા 0 નું આઉટપુટ આપે છે અહી 2 પાસાં છે જે આ ડિઝાઇનને PUF તરીકે ઉપયોગ માટે રસપ્રદ બનાવે છે પહેલો એ હકીકત છે કે આ સિગ્નલ જે આ સ્વીચ ની રચનામાં નેનોસ્કેલ ભિન્નતાને કારણે આ બધા સ્વીચ માથી જશે ત્યારે લાલ અને વાદળી રેખાઑ ટ્રાન્સમિશનની અલગ અલગ ગતિ પ્રાપ્ત કરશે આપણે રીંગ ઓસિલેટરના કિસ્સામાં જોયું છે કે આ દરેક મલ્ટિપ્લેક્સર્સ દ્વારા પ્રદાન કરવામાં આવતી વિલંબ ઉત્પાદન પ્રોસેસ અને સિલિકોનના વિવિધ આંતરિક ગુણધર્મો અને પ્રોસેસ દ્વારા પણ પ્રભાવિત છે પરિણામે આવા સ્વીચ દ્વારા જે મળે છે તેમાંથી કાસ્કેડિંગ કર્યા પછી તે છે કે વાદળી અથવા લાલ રેખા માંથી કોઈ એક રેખા અન્ય રેખા કરતા ઝડપથી આઉટપુટ સુધી પહોંચશે હવે આપણી પાસે પણ અહીં D ફ્લિપ ફ્લોપ છે જે આ 2 લાઇનમાંથી કઈ રેખા હકીકતમાં ઝડપી છે અને અનુરૂપ રીતે 0 અથવા 1 નું આઉટપુટ આપે છે ચાલો આ D ફ્લિપ ફ્લોપ કેવી રીતે આ 2 સંકેતોમાંથી કયા ઝડપી છે તે ઓળખવા માટે વપરાય છે તે વિશે વધુ વિગતો જોઈએ તો ચાલો D ફ્લિપ ફ્લોપ ધ્યાનમાં લઈએ અને શું થાય છે તે લીટીઓમાંથી કોઈ એક એમ કહીએ કે વાદળી રેખા D ઇનપુટ સાથે જોડાયેલ છે અને લાલ રેખા ક્લોક સાથે જોડાયેલ છે ઇનપુટ અને આઉટપુટ એક બીટ છે જે તમને 0 અથવા 1 આપશે હવે ચાલો કહીએ કે વાદળી રેખા સ્વીચ સાથે જોડાયેલ છે જે ઇનપુટ પહેલા પહોંચે છે પરિણામે આપણી પાસે કંઈક એવું હશે જે દેખાય છે આપણે D લાઇન પ્રથમ પહોંચે છે પછી ક્લોક સિગ્નલ પહોંચે છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે D ફ્લિપ ફ્લોપ કેવી રીતે કાર્ય કરે છે જ્યારે ક્લોક 0 થી 1 થાય છે ત્યારે D પરના ઇનપુટને તે આઉટપુટ પર લેચ કરે છે અહી D લાઇનના સિગ્નલ પ્રથમ આવ્યા છે તેથી જ્યારે ક્લોક 0 થી 1 થાય છે ત્યારે આઉટપુટ 1 હશે બીજી બાજુ જો ક્લોક પહેલા આવ્યા હોય કે જ્યારે ક્લોક 0 થી 1 માટે તે જોશે કે D હજી પણ 0 ના મૂલ્ય પર છે અને આઉટપુટ ક્યૂ 0 નું મૂલ્ય મેળવશે આ રીતે આપણે અહીં જોઈએ છીએ કે જ્યારે 0 થી 1 વધતી એજ પ્રદાન કરી ત્યારે આ વિવિધ સ્વીચ માં આ 2 લીટીઓ માટે વિભિન્ન પાથ પરિણમે છે અને પરિણામે આ જ્ગ્યા પર આઉટપુટ આપણી પાસે એક માર્ગ છે જે બીજા કરતા વધુ ઝડપી છે તે છે D ફ્લિપ ફ્લોપ એ ઓળખવા માટે કામ લાગશે કે આ 2 પાથ માંથી ક્યો પહેલા આવ્યો છે અને એને લીધે આપણે 0 અને 1 નક્કી કરીશું આર્બીટર PUFમાં મલ્ટિપ્લેક્સર્સની સિલેક્ટ લાઇન ચેલેંજ છે અહીં ત્રણ સ્વીચ છે તે ધ્યાનમાં રાખીને ચેલેંજ 0 0 અને 1 છે નોંધો કે જો આપણે ચેલેંજ બદલીએ છીએ તો તે લાલ અને વાદળી સિગ્નલના માર્ગને બદલશે અને અને પરિણામે આઉટપુટ બદલાશે આ 2 સિગ્નલમાંથી કોણ ઝડપી છે તેની પસંદગી રસ્તા અલગ હોવાને કારણે જુદી હોઈ શકે છે અને તેથી PUFનું આઉટપુટ પણ બદલાઈ શકે છે આર્બિટર PUF બનાવવા માટે જરૂરી છે કે આપણે એક ચેલેંજ પ્રદાન કરીએ અને અનુરૂપ તે નિર્ધારિત કરવું કે આઉટપુટ 0 છે કે 1 અહી વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે કારણ કે આપેલ ચેલેંજ માટેના આ દરેક પાથ દરેક ઉપકરણ માટે જુદા હશે અને એક જ ઉપકરણ પર સમાન ચેલેંજ માટે આર્બીટર PUF કદાચ 0 નું આઉટપુટ આપશે જ્યારે અન્ય ડિવાઇસ પર આઉટપુટ 1 આપશે આ ઔથેંતિકેશન અને અન્ય હેતુઓ માટે વપરાય છે આર્બીટર PUF માટે આ પરિણામ આ પેપર 2008 ના પેપરમાંથી મેળવવામાં આવ્યું છે જે બે તાપમાન પર ઇન્ટર અને ઇન્ટ્રા ચિપ અંતર બંને બતાવે છે એક 25Cપર છે અને બીજું 85 ° પર છે પરિણામો રીંગ ઓસિલેટર PUF જેવા જ છે આપણે જોઈએ છીએ કે સમાન ચેલેંજ માટે ઇન્ટર ચિપ અંતર સરેરાશ 64 ની આસપાસ છે જે 128 બીટ રીસ્પોન્શ માટે છે આનો અર્થ એ છે કે જો હું 2 જુદા જુદા આર્બિટર PUF માટે સમાન ચેલેંજ પ્રદાન કરું છું તો તેનો રીસ્પોન્શ આશરે 64 બિટ્સ દ્વારા બદલાઈ શકે છે એ જ રીતે 128 બીટ રીસ્પોન્શ માટે ઇન્ટ્રા ચિપ અંતર 16 કરતા ઓછું છે અને ઇનપુટ પર તાપમાન ખાસ અસર કરતું નથી તેનો અર્થ એ છે કે જો હું સમય બદલાવું તાપમાનમાં ફેરફાર કરું અથવા લાંબા સમય અથવા વધુ સમય જેવી વિવિધ પરિસ્થિતિઓ સાથે સમાન ઉપકરણને સમાન ચેલેંજ પ્રદાન કરું છું તો રીસ્પોન્શ ખૂબ સમાન છે આપણે 2 પબ્સ રીંગ ઓસિલેટર PUF અને આર્બિટર PUF જોયા અને હવે આપણે જે જોશું તે છે કે આપણે તે 2 ની તુલના કરવાનો પ્રયત્ન કરીશું પહેલી નોંધનીય બાબત એ છે કે રીંગ ઓસિલેટર PUFમાં આપણી પાસે આ 2 મલ્ટિપ્લેક્સર્સ છે અને N બીટ ચેલેન્જ છે N બીટ ચેલેન્જ આ 2 રીંગ ઓસિલેટરની જોડ પસંદ કરે છે અને શક્ય પડકારોની સંખ્યા N છે બીજી તરફ આર્બિટર PUFમાં આપણે એક ચેલેંજ પસંદ કરવા માટે સિલેક્ટ લાઇનનો ઉપયોગ કરીએ છીએ અને જો ત્યાં N આવી સ્વીચ આર્બિટર સ્વીચ છે તો શક્ય ચેલેંજ ની સંખ્યા 2N છે આર્બિટર PUF માટે આ માટેના શક્ય ચેલેંજ ની સંખ્યા 2N છે ચેલેંજ ની સંખ્યાના આધારે આપણે આ PUFને નબળા PUF તરીકે વર્ગીકૃત કરીએ છીએ કારણ કે તેમાં ચેલેંજ નો ખૂબ જ નાનો સમૂહ છે હકીકતમાં ચેલેંજ રીંગ ઓસિલેટરની સંખ્યા પર આધારીત છે અનેમજબૂત PUF માં ચેલેંજ ની સંખ્યા તે હાજર આર્બિતોર સ્વીચ ની સંખ્યા સાથે એક્સ્પોનેંસીયલ રીતે સંબંધિત છે આ નબળા PUFના ગુણધર્મો છેસૌપ્રથમ નોંધો કે નબળા PUFમાં ખૂબ જ સારો ઇન્ટર અને ઇન્ટ્રા તફાવતો છે તુલનાત્મકરૂપે તેમાં થોડા ચેલેંજ રીસ્પોન્શ છે જેમ કે આપણે રીંગ ઑસિલેટરમાં જોયું અને આ કારણોસર સીઆરપી અથવા ચેલેન્જ રિસ્પોન્સ જોડોને સીક્રેટ રાખવા પડે છે અને તે હુમલાખોર સામે ન આવે તે જોવું પડે છે કારણ કે આવા સીઆરપીની સંખ્યા ખૂબ ઓછી છે નબળા PUFનો ઉપયોગ ક્રિપ્ટોગ્રાફિક કી બનાવવા માટે થાય છે તેઓ અન્ય એન્ક્રિપ્શન યોજનાઓ સાથે ઉપયોગમાં લેવાય છે જેમ કે તેઓ સામાન્ય રીતે જાતે જ ઉપયોગમાં લેતા નથી પરંતુ ખાસ કરીને સીઆરપી છુપવા એન્ક્રિપ્શન અથવા એચએમએસી જેવી અન્ય ક્રિપ્ટોગ્રાફિક યોજનાઓ સાથે જોડાયેલા હોય છે નબળા PUF સાથેની સમસ્યા એ છે કે વિવિધ ચેલેન્જ ની સંખ્યા મર્યાદિત હોવાને કારણે હુમલાખોર આ બધા ચેલેન્જ ની ગણતરી કરી શકશે અને દરેક ઉપકરણ માટે હુમલાખોર તમામ ચેલેંજ ના રીસ્પોન્શ જોડીઓનો ડેટાબેઝ બનાવી શકશે અને તે ડિવાઇસ ન હોવા છતાં પણ હુમલાખોર કોઈ પણ ચેલેંજ માટે તેના ડેટાબેઝમાંથી રીસ્પોન્શ પ્રદાન કરી શકશે નબળા PUF પાસે મર્યાદિત એપ્લિકેશન છે હવે આપણે જોયું તેમ મજબૂત PUFમાં ચેલેંજ રીસ્પોન્શ જોડી મોટી સંખ્યામાં છે હકીકતમાં આપણે જોયું છે કે આર્બિટર PUFમાં હાજર આર્બિટર સ્વીચ ની સંખ્યાના આધારે ચેલેંજ રીસ્પોન્શ જોડીની સંખ્યા એક્સ્પોનેંતિયલ છે અને એવું પણ માનવામાં આવે છે કે આનાથી હુમલાખોર તમામ ચેલેન્જ રિસ્પોન્સ જોડોને પકડી શકશે નહીં અથવા હુમલાખોર આ તમામ ચેલેંજ રીસ્પોન્શ જોડીઓનો ડેટાબેસ બનાવી શકશે નહીં વપરાયેલ ચેલેંજ રીસ્પોન્શ જોડીઓને જાહેર કરી શકાય છે અને સામાન્ય રીતે આ મજબૂત PUFને ક્રિપ્ટોગ્રાફિક સ્કીમની આવશ્યકતા રહેશે નહીં કારણ કે તેમાં કશું સીક્રેટનથી જે સંગ્રહિત કરવું પડે આ સાથે આપણે આ વ્યાખ્યાનને હવે પછીનાં વ્યાખ્યાનમાંઅટકાવીશુંજે PUFનો ત્રીજો ભાગ છે આપણે જોશું કે કોઈ પણ ક્રિપ્ટોગ્રાફી અથવા સીક્રેટ કી ની જરૂરિયાત વિના આ PUFનો કેવી રીતે કોઈ ઔથેંતિકેશનહોઈ શકે આપણે એ પણ જોશું કે આ ઔથેંતિકેશનસ્કીમને કારણે કેટલી બધી નબળાઇઓ થઈ શકે છે અને આ સંભવિત સમસ્યાઓને ઘટાડવાની રીતો પણ જોઈશું આભાર